તેથી છેલ્લા થોડા લેક્ચરો માં આપણે ક્લૉકિંગ અને વિવિધ ટાઇમિંગ મુદ્દાઓ ડિઝાઇન માં પેદા થઈ શકે તે વિશે વાત કરવામાં આવી છે અને કેટલાક અવરોધો શું છે જેમ કે હોલ્ડ ટાઇમ સ્ક્યુ સેટઅપ ટાઇમ વગેરે તેમને સાચી ઓપરેશનલ સિસ્ટમ માટે સામેલ કરવા પડશે આજે આ સપ્તાહમાં વાસ્તવમાં આપણે ટાઇમિંગ ક્લોઝર કહેવાતી વસ્તુ પર આપણી ચર્ચા શરૂ કરીશું ટાઇમિંગ ક્લોઝરનો અર્થ એ છે કે તમે જોશો કે આપણી કેટલીક જરૂરિયાતો છે જે સ્પષ્ટીકરણોમાંથી આવી શકે છે કે આપણે ખરેખર શું જોઈએ છે તે ટાઇમિંગનું વર્તન કેવું ઇચ્છે છે આપણે જે સર્કિટ ડિઝાઇન કરી રહ્યા છીએ તેનાથી શું જરૂરી છે પરંતુ શક્ય છે કે જ્યારે આપણે નેટ લિસ્ટ ડિઝાઇન કરી છે જ્યારે આપણે બ્લોક્સ ઇન્ટરકનેક્શન નેટ્સ ને મૂકવામાં રૂટ કરવામાં આવે છે તો પછી એવું બને છે કે તે ટાઇમિંગની કેટલીક મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ શકે છે ટાઇમિંગ ક્લોઝર વ્યાપકપણે કહે છે કે કેવી રીતે મૂલ્યાંકન કરવું જ્યારે ઝડપી રીતે કોઈપણ અવરોધોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને જો આપણે કોઈ ઉલ્લંઘન જોયું તો આપણે કયા પગલાં લઈ શકીએ અથવા અપનાવી શકીએ જેથી તે ઉલ્લંઘનને યોગ્ય રીતે ટાળી શકાય તેથી આ આવતા અઠવાડિયે આપણી ચર્ચાનો વિષય છે ટાઇમિંગ ક્લોઝર તેથી જુઓ જ્યારે ચિપ નું લેઆઉટ બનાવવામાં આવે છે તેથી જ્યારે હું કહું છું કે ચિપનું લેઆઉટ બનાવવામાં આવ્યું છે તે સમગ્ર બેક એન્ડ ડિઝાઇન પ્રક્રિયા દ્વારા છે તેથી ફ્રન્ટ એન્ડ ડિઝાઇન માંથી તમને જે નેટલિસ્ટ મળે છે તેમાંથી આપણે કેટલાક સર્કિટ પાર્ટીશનિંગ કરી શકીએ છીએ પછી આપણે સંભવિત ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ રાઉટિંગ અને પછી અંતિમ લેઆઉટ કરી શકીએ છીએ આ તે છે જે ચિપનું અંતિમ લેઆઉટ દેખાશે જેમ અને લેઆઉટ 2 અવરોધોને સંતોષવા જોઈએ જુઓ પ્રથમને ભૌમિતિક અવરોધો કહેવામાં આવે છે આ એવી બાબતો છે જેની આપણે પછી થોડી વિગતવાર ચર્ચા કરીશું ભૌમિતિક અવરોધો કહે છે કે આ સેલ દેખીતી રીતે નોન ઓવરલેપિંગ હોવા જોઈએ અને રાઉટેબિલિટી માટે વચ્ચે પૂરતી જગ્યા હોવી જોઈએ જેમ કે જ્યારે આપણે ભૌમિતિક અવરોધો કહીએ છીએ તે માત્ર સેલ અથવા બ્લોક્સ નથી તેનો અર્થ એ પણ છે કે જ્યારે આપણે ચિપના અંતિમ લેઆઉટને ધ્યાનમાં લઈએ ત્યારે તે સૌથી નીચલા લેવલ સુધી જઈ શકે છે હવે ચિપના અંતિમ લેઆઉટમાં આપણી પાસે વિવિધ લેયરો છે જેમ મેં ઉલ્લેખ કર્યો છે જો તમને યાદ હોય તો ત્યાં મૂળભૂત લાક્ષણિકતાઓ લંબચોરસ પ્રદેશો જેવી દેખાશે અને આ પ્રદેશો પોલિસિલિકોન લેયર ડિફ્યુઝન લેયર મેટલ મેટલના વિવિધ લેયરોમાં અસ્તિત્વમાં હોઈ શકે છે તેથી અંતે આપણી પાસે કેટલાક લંબચોરસ પ્રદેશો છે તેથી આ લેયર પર ઉદ્ભવતા કેટલાક અવરોધો જેવા હોઈ શકે છે ચાલો કહીએ કે મારી પાસે 2 લાઇન છે કદાચ આ એકબીજા સાથે સમાંતર ચાલતા ઇન્ટરકનેક્શનનું પ્રતિનિધિત્વ કરી શકે છે ત્યાં 2 વસ્તુઓ છે આ લાઇનની પહોળાઈ શું છે કારણ કે આ લાઇનની પહોળાઈ નક્કી કરશે કે આ લાઇન R1 અને R2 નો રેઝિસ્ટન્સ શું હશે બીજું આ 2 લાઇન વચ્ચેનું વિભાજન આ 2 લાઇનનું વિભાજન આ 2 ચાલતા વાયર વચ્ચેનું કેપેસિટન્સ નક્કી કરશે તેથી મૂળભૂત રીતે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે આપણી પાસે લાંબી ટ્રાન્સમિશન લિંક હોય છે ત્યારે RC ડિલે ચિત્રમાં આવે છે અને આ ડિલેને મોડેલ કરવાની કેટલીક અંદાજિત રીતો છે જેમ કે એલ્મોર ડિલે મોડેલ તેથી એ જ રીતે અહીં પણ જ્યારે કેટલાક વાયરો નાખવામાં આવે છે ત્યાં કેટલાક RC ડિલે થઈ શકે છે અને આ ડિલે અલબત્ત વાયરની પહોળાઈ પર આધારિત રહેશે તેથી વાયરની લંબાઈ શું હશે અને કેટલાક અન્ય સમાંતર વાયરથી આ અલગ થવું કે જે ઇન્ટર વાયર કેપેસિટન્સ નક્કી કરશે સારું તેથી આ પ્રથમ પ્રકારનો અવરોધ ભૌમિતિક અવરોધ અને બીજા પ્રકારનો અવરોધ હશે જેની આપણે પહેલા જ વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે તમારી પાસે સિસ્ટમમાં આ સ્ટોરેજ સેલ હોય ત્યારે ફ્લિપ ફ્લોપ અથવા લેચ તેથી આ સ્ટોરેજ સેલમાં કેટલીક સહજ સેટઅપ અને હોલ્ડ આવશ્યકતાઓ હશે તો તમને યાદ છે કે સેટઅપ ટાઇમ શું હતો તેથી જ્યારે પણ ક્લૉક એડ્જ આવે છે તે પહેલાં મારે કેટલા સમય પહેલા મારું ઇનપુટ સ્થિર કરવું જોઈએ તે સેટઅપ ટાઇમ છે અને હોલ્ડ ટાઇમ્સ કહે છે ક્લૉક એડ્જ પછી મારે કેટલો સમય મારો ડેટા સ્થિર રાખવો જોઈએ નહીં તો ફ્લિપ ફ્લોપ ખોટી રીતે વર્તન કરી શકે છે બરાબર તેથી આ સેટઅપ અને હોલ્ડ ટાઇમ્સ આ સ્ટોરેજ તત્વોની લાક્ષણિકતાઓ છે અને આ એવી વસ્તુઓ છે જે ડિઝાઇનર્સ ના નિયંત્રણ હેઠળ નથી ડિઝાઇનર ક્લૉક ટ્રી ના અલગ લેઆઉટ દ્વારા ક્લૉક સ્ક્યુને નિયંત્રિત કરી શકે છે બરાબર ઉદાહરણ તરીકે તેથી અન્ય ટાઇમિંગ જે તમે નિયંત્રિત કરી શકો છો પરંતુ આ સેટઅપ હોલ્ડ ટાઇમ્સ એ એવી વસ્તુ છે જે આ સ્ટોરેજ ડિવાઇઝ ની લાક્ષણિકતાઓ છે જેનો આપણે ડિઝાઇનમાં ઉપયોગ કરીએ છીએ તેથી એકંદર ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયા જે આ જરૂરિયાતોને પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે તેને વ્યાપક રીતે ટાઇમિંગ ક્લોઝર તરીકે ઓળખવામાં આવે છે હવે અહીં આપણે પાછળથી પણ જોઈશું કે ટાઇમિંગ ક્લોઝર માત્ર નેટલિસ્ટને જ જોતું નથી અને તમને ભૌમિતિક અને સમયની મર્યાદાઓ પૂરી થઈ છે કે નહીં એ પણ જોશે સારું તમે સમય પરિચિત પ્લેસમેન્ટ અને રાઉટીંગ સોલ્યુશન્સ પણ મેળવી શકો છો જેથી તમે પ્લેસમેન્ટ બનાવો તમે રાઉટીંગ બનાવો જેથી તમારી અંતિમ સમયની મર્યાદાઓ અથવા લક્ષ્યો પ્રાપ્ત થાય તે આધુનિક છે જેને તમે ઉચ્ચ પ્રદર્શન ચિપ અથવા સર્કિટની બેક એન્ડ ડિઝાઇન માટે આધુનિક ડિઝાઇન ફ્લો કહી શકો છો તેથી ટાઇમિંગ ક્લોઝરની વાત કરતા મેં કહ્યું કે પ્લેસમેન્ટ અને રાઉટીંગ મહત્વના માર્ગો બનાવે છે હવે મોટે ભાગે અહીં 3 વસ્તુઓ છે અલબત્ત પ્લેસમેન્ટ તેથી બ્લોક્સ કેવી રીતે મૂકવા જેથી સિગ્નલ ડિલે આપણી જરૂરિયાતો અનુસાર સમયની મર્યાદાઓને પૂર્ણ કરશે હવે તમે જોશો કે એકવાર બ્લોક પ્લેસમેન્ટને આખરી રૂપ આપવામાં આવે છે અને પછી જ આપણે કેટલાક વાસ્તવિક અને અર્થ એ કે સચોટ અંદાજ લગાવી શકીએ છીએ તમે ડિલેનો અંદાજ કહી શકો છો જેમ કે ઇન્ટરકનેક્શન ડિલે ગેટ ડિલે અથવા સેલ ડિલે વગેરે પરંતુ એકવાર સ્થાન નિશ્ચિત ન થાય આ ડિલે પણ બદલાઈ શકે છે અને હમણાં જ જેમ મેં કહ્યું હતું કે ડિલે માત્ર વાયર કેટલો લાંબો છે તેના પર આધાર રાખતું નથી પણ પડોશમાં અન્ય વાયર કયા છે જે સમાંતર ચાલી રહ્યા છે તે સમાન લેયર પર અથવા અલગ લેયરો પર હોઈ શકે છે ત્યાં કેપેસિટીવ અસર હશે ક્રોસ ટોક જેવું કંઈક હશે જેની આપણે પછી ચર્ચા કરીશું તેથી આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે બરાબર તેથી આ પ્લેસમેન્ટ છે પછી આપણી પાસે ટાઇમિંગ ડ્રીવન અથવા ટાઇમિંગ અવેર રાઉટીંગ છે તો ફરીથી ધાતુના જોડાણોનો ઉપયોગ કરીને વિવિધ નેટને કેવી રીતે લેઆઉટ કરવી જેથી સિગ્નલ ડિલે આપણી મર્યાદાઓ અથવા જરૂરિયાતોને અનુરૂપ હોય શું થઈ શકે છે આ પ્લેસમેન્ટ અને રાઉટીંગ પછી આપણે શોધી શકીએ છીએ કે કેટલાક ડિલે હજુ પણ આપણી જરૂરિયાતોને પૂર્ણ કરતા નથી તેથી પછી આપણે ફિઝિકલ સિન્થેસિસ તરીકે ઓળખાતી વસ્તુ પર પાછા ફરવું પડી શકે છે તેથી અહીં આપણે શું કરીએ છીએ આપણે વિવિધ તકનીકો લાગુ કરીએ છીએ તેથી આ પછી આપણે આમાંના કેટલાકની વધુ વિગતવાર ચર્ચા કરીશું આ તકનીકોનો ઉપયોગ ચોક્કસ નેટના ડિલેને ઘટાડવા માટે થાય છે તેથી વ્યાપક અભિગમો શું છે અન્ય ઘણા પણ છે મુખ્ય અભિગમોનો અહીં ઉલ્લેખ કર્યો છે તેથી તમે ટ્રાન્ઝિસ્ટર અથવા ગેટ મોટો અથવા નાનો બનાવી શકો છો તેને સાઇઝિંગ કહેવામાં આવે છે તેથી જો તમે તેને મોટું કરો છો તો ડિલે ઘટશે જો તમે તેને નાનો કરશો તો ડિલે વધશે તેથી તમે પાથના ડિલેને ઘટાડવા કે વધારવા માંગો છો તેના પર આધાર રાખીને તમે ગેટ અથવા ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય રીતે કદ આપી શકો છો આ પહેલી તકનીક છે અને બીજી જ્યારે આપણે ક્લૉક નેટ ડિઝાઈન પર ચર્ચા કરીએ છીએ ત્યારે જ્યારે આપણી પાસે લાંબો વાયર હોય છે પ્રોપેગેશન ડિલે વધુ હોઈ શકે છે તેથી એકંદરે પ્રોપેગેશન ડિલે ઘટાડવા માટે વચ્ચે વચ્ચે બફર્સ શામેલ કરવું હંમેશા સારું છે અને ત્રીજું આપણે નિર્ણાયક માર્ગ પર સર્કિટનું પુનર્ગઠન કરવું પડી શકે છે આ પણ આપણે પછીથી ચર્ચા કરીશું કે આપણે તે કેવી રીતે કરી શકીએ પરંતુ મોટે ભાગે આ બધી તકનીકો છે જેનો ઉપયોગ કરીને આપણે સર્કિટના ડિલેને ઘટાડી શકીએ છીએ તો ટાઇમિંગ ક્લોઝરના આ પગલા પાછળ મુખ્ય પ્રેરણા શું છે કારણ કે તમે ડિઝાઇનના પહેલાના દિવસોમાં જોયું છે આપણે ટાઇમિંગની એટલી ચિંતા કરી ન હતી આપણે સર્કિટની કાર્યાત્મક ચોકસાઈ વિશે વધુ ચિંતિત હતા સર્કિટ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં અને મુખ્ય ઘટક તમે કહી શકો છો જ્યાં સૌથી નોંધપાત્ર માત્રામાં ડિલે થયો છે તે સમયગાળા દરમિયાન આપણે ઘણી વખત ઇન્ટરકનેક્શન ડિલેને અવગણ્યા તેથી આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે એકંદર સર્કિટ ડિલેમાં સિગ્નલ પ્રોપેગશન ડિલે મુખ્ય ફાળો આપનાર હતો અને તે સમયગાળા દરમિયાન આપણે ઇન્ટરકનેક્શન વાયરના ડિલેની અવગણના કરી હતી આના કારણે સેલ પ્લેસમેન્ટ અને રાઉટિંગ સર્કિટ કામગીરીને અસર કરતું નથી કારણ કે જ્યારે આપણે સર્કિટ કામગીરીનું મૂલ્યાંકન કર્યું ત્યારે આપણે ફક્ત ગેટના ડિલે વિશે વાત કરી હતી આપણે ઇન્ટરકનેક્શનના ડિલે વિશે વાત કરી ન હતી તેથી તે મહત્વનું નથી કે વાયરો ટૂંકા હોય કે વાયરો લાંબા હોય આપણે ધાર્યું છે કે ગેટ ડિલેની તુલનામાં ઇન્ટરકનેક્શન ડિલે નહિવત્ છે પરંતુ 1990 ના દાયકા પછી જ્યારે ડિવાઇઝ નાના થવા લાગ્યા MOS ટ્રાન્ઝિસ્ટર આને ટેકનોલોજી સ્કેલિંગ કહેવામાં આવે છે તેથી અહીં પરિસ્થિતિઓ બદલાવા લાગી તેથી ઇન્ટરકનેક્શન ડિલેની સાપેક્ષ અસર વધવા લાગી અને આજે આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે જ્યાં ગેટ અથવા સેલ ડિલેની તુલનામાં ઇન્ટરકનેક્શન ડિલે પહેલાથી પ્રબળ બની રહ્યો છે તેથી આગળની સ્લાઇડ એ વિચાર આપશે આ પ્રથમ આકૃતિને જુઓ માત્ર 2 ગેટ 1 ગેટનું આઉટપુટ બીજા ગેટને ચલાવી રહ્યું છે તો આપણે શું મૂલ્યાંકન કરીએ છીએ આપણે મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણે પ્રથમ ગેટ પર કેટલાક ઇનપુટ લાગુ કરી રહ્યા છીએ કેટલાક સમય પછી અનુરૂપ મૂલ્યો બીજા ગેટના ઇનપુટ પર આવી રહ્યા છે આ કુલ ડિલે છે બરાબર હવે 80 ના દાયકામાં દૃશ્ય એ હતું કે આઉટપુટ ડિલેમાં મોટાભાગના ઇનપુટ્સ કુલ ડિલે ફાળો આપનાર લોજિક ગેટ હતું આશરે આ 85 ટકા ડિલે અહીં ફાળો આપ્યો હતો અને બાકીના 15 ટકા ડિલે ઇન્ટરકનેક્શન્સમાં ફાળો આપ્યો હતો પરંતુ 90 ના દાયકાના મધ્યભાગમાં ઇન્ટરકનેક્શન ડિલે તેઓએ ઉપર જવાનું શરૂ કર્યું કારણ કે વાયર પાતળા બને છે અને ગેટ પણ નાના બને છે તે ઝડપી બને છે તેથી હવે યોગદાન અહીં આશરે 50 ટકા અને ત્યાં 50 ટકા થાય છે તેથી લોજિકના ઇનપુટથી આઉટપુટ ડિલેનો અડધો ભાગ ઇન્ટરકનેક્શનને કારણે અને અડધો ભાગ ગેટ ડિલેને કારણે થશે પરંતુ તમે આજે જોશો જ્યારે તમે ડીપ સબમિક્રોન ટેકનોલોજી ડોમેન માં છો અહીં પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે હવે ઇન્ટરકનેક્શન્સમાં આપણે લગભગ 80 ટકા ડિલે અથવા તેનાથી પણ વધુની અપેક્ષા રાખીએ છીએ અને જ્યારે ગેટ ડિલે માત્ર 20 ટકા છે તેથી જેમ તમે આજે ઉચ્ચ પ્રદર્શન સર્કિટ ડિઝાઇન અથવા ફિઝિકલ ડિઝાઇનમાં જોઈ શકો છો ઇન્ટરકનેક્શનનું મોડેલિંગ અને ઇન્ટરકનેક્શનનું યોગ્ય રીતે રાઉટિંગ આ સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે આ સર્વોચ્ચ મહત્વનું છે બરાબર તેથી આજે આ જ સ્થિતિ છે હવે ચાલો સેટઅપ અને હોલ્ડ ટાઇમનું ઝડપી પુનરાવર્તન કરીએ કારણ કે આપણે આપણી પછીની ચર્ચાઓમાં ડિલે સંબંધિત કેટલીક ધારણાઓનો ઉપયોગ કરીશું તેથી જ્યારે આપણે ક્લૉકની ચર્ચા કરી ત્યારે આપણે શું ચર્ચા કરી ત્યાં આપણે કહ્યું કે જ્યારે આપણે સર્કિટ ઘટકો દ્વારા પ્રોપેગેશન ડિલેને ધ્યાનમાં લઈએ છીએ જેમ કે જ્યારે આપણે સર્કિટ ઘટકો દ્વારા પ્રોપેગેશન ડિલે કહીએ છીએ ત્યારે આપણે કહી રહ્યા છીએ કે કેટલાક સ્ટોરેજ તત્વો છે ચાલો હું સેટઅપ કરું ફ્લિપ ફ્લોપ રજિસ્ટર R1 તેથી મારી પાસે બીજું સેટઅપ છે ફ્લિપ ફ્લોપ રજિસ્ટર R2 અને વચ્ચે સર્કિટનું સંયોજન છે તેથી એક ક્લૉક છે જે આ બંને રજિસ્ટરને ફીડ કરે છે તેથી આપણે જે કહ્યું તે એ છે કે ક્લૉકનો ચોક્કસ ટાઇમ પિરિયડ હશે ચાલો આપણે આ પ્રમાણે કહીએ ક્લૉક આવશે આ ક્લૉક પિરિયડ છે ચાલો કહીએ કેપિટલ T હવે હું જે કહી રહ્યો છું તેનો અર્થ એ છે કે કયા પરિબળ પર આ ટાઇમ કી નિર્ભર રહેશે અલબત્ત તે આ કોમ્બિનેશનલ બ્લોકના ડિલે પર નિર્ભર રહેશે ચાલો તેને ડેલ્ટા કહીએ તેથી તે ડેલ્ટા પર નિર્ભર રહેશે આ સેટઅપ ટાઇમ પર પણ નિર્ભર રહેશે આ હોલ્ડ ટાઇમ પર પણ નિર્ભર રહેશે કારણ કે જુઓ આ કોમ્બીનેશનલ સર્કિટ ગણતરીમાં થોડો સમય લેશે અને તે પછી આ ડેટા R2 ના ઇનપુટ પર ઉપલબ્ધ થશે તેથી કે હું ક્લૉક લગાવી શકું પરંતુ સેટઅપ અવરોધ કહે છે કે આગલી ક્લૉક એડ્જ આવે તે પહેલા તેથી મારે થોડો ન્યુનતમ સમય આપવો જોઈએ જે પહેલાં ઇનપુટ સ્થિર હોવું જોઈએ તેથી માત્ર આ ડેલ્ટા જ નહીં મારે આ કુલ કેપિટલ T માં આ સેટઅપ ટાઇમ ઉમેરવો જ જોઇએ અને આ હોલ્ડની જરૂરિયાત એટલું જ કહે છે કે ક્લૉક એડ્જ આવ્યા પછી પણ મારે તે પછી કેટલાક વધુ સમય માટે ઇનપુટ સ્થિર રાખવું જોઈએ તેથી મારા કુલ ક્લૉક પિરિયડમાં માત્ર ડેલ્ટા જ નહીં પણ સેટઅપ અને હોલ્ડ ટાઇમનો પણ સમાવેશ થવો જોઈએ આ રીતે મારો કુલ ક્લૉક પિરિયડ વધશે બરાબર આ જરૂરિયાત હતી તેથી ટાઇમિંગ ઓપ્ટિમાઇઝેશન સાધનો કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેઓ આ 2 અવરોધોને સંતોષવા માટે પ્રોપેગેશન ડિલેને ગોઠવવાનો પ્રયાસ કરે છે હવે તમે જુઓ છો કે સેટઅપ અવરોધને ક્યારેક લાંબો પાથ અવરોધ કહેવામાં આવે છે તે શું કહે છે ફરીથી યાદ કરવા માટે આ તે સમય છે જ્યારે દરેક સ્ટોરેજ તત્વ અથવા રજિસ્ટરના સંદર્ભમાં ક્લૉક એડ્જ પહેલાં ડેટા ઇનપુટ સ્થિર હોવો જોઈએ તો આપણે તેને લાંબો પાથ અવરોધ કેમ કહીએ કારણ કે તમે અહીં જુઓ છો તેથી આપણે ત્યાં આકૃતિના સંદર્ભમાં કહી રહ્યા છીએ કે અહીં ઓછામાં ઓછો સમય હોવો જોઈએ તે પહેલાં ડેટા સ્થિર હોવો જોઈએ તેથી કોમ્બિનેશનલ સર્કિટનો મહત્તમ ખરાબ પ્રોપેગેશન ડિલે હોવો જોઈએ તેથી જ હું તેને સૌથી લાંબો પાથ કહી રહ્યો છું કારણ કે ત્યાં કોમ્બિનેશનલ સર્કિટ છે કેટલાક પાથ ટૂંકા હોઈ શકે છે ઉદાહરણ તરીકે મારી પાસે આ જેવું સર્કિટ હોઈ શકે છે ચાલો કહીએ કે મારી પાસે આ પ્રકારનું સર્કિટ છે ત્યાં 2 આઉટપુટ છે પ્રથમ આઉટપુટ એક ગેટના ડિલે પછી જ પેદા થાય છે પરંતુ બીજો આઉટપુટ 3 ગેટને લગતા ડિલે પછી પેદા થાય છે તેથી અહીં જ્યારે હું સૌથી લાંબો પાથ કહું છું તે બીજા આઉટપુટના ડિલેની સમકક્ષ 3 ગેટ ડિલે હશે તેથી મારે તે ધ્યાનમાં લેવું જોઈએ તો ડેલ્ટાનું મહત્તમ મૂલ્ય શું છે તેથી ડેલ્ટાનું મૂલ્ય શું છે જેના પછી આઉટપુટ ચોક્કસપણે સ્થિર રહેશે કારણ કે આ એક ગેટ ડિલે પછી ખૂબ જ પહેલા સ્થિર થઈ જશે તેથી ડેલ્ટામાં સૌથી લાંબો પાથ શામેલ હોવો જોઈએ બરાબર તેથી જ્યારે પણ આપણે સેટઅપ ટાઇમ પર વિચાર કરીએ છીએ તે છે અને સમયની મર્યાદા ધરાવે છે તે શા માટે આવે છે તેથી હોલ્ડ ટાઇમ એ ટાઇમ છે કે આપણે ક્લૉક એડ્જ પછી ડેટાને સ્થિર રાખવો જોઈએ આ તમને કહે છે કે ક્લૉક એડ્જ પછી પણ મારે અમુક સમય માટે ડેટા સ્થિર રાખવો જોઈએ શા માટે કારણ કે જો તે પહેલા ઇનપુટ ડેટા બદલાય છે કદાચ બીજા રજિસ્ટરમાં અગાઉનાની અપેક્ષા હશે તો પછીના ક્લૉક સાઇકલ માં જવાને બદલે તે જ ક્લૉક સાઇકલમાં ડેટા બદલવાની જરૂર છે કારણ કે રજિસ્ટર ક્લૉક એડ્જ પર પ્રતિક્રિયા આપવા માટે થોડો સમય લેશે તેથી જ્યારે પણ ક્લૉક એડ્જ આવે છે રજિસ્ટર તરત જવાબ આપતું નથી તે થોડો સમય લેશે તેથી એવું કહેવાય છે કે આ વખતે અહીં લઘુતમ સમયસમાપ્તિ હોવી જોઈએ આ હોલ્ડ ટાઇમ છે જ્યારે તમારે ડેટાને સ્થિર રાખવો જોઈએ તેથી કે આ રજિસ્ટર વિશ્વાસપૂર્વક ઇનપુટ ડેટાને રેકોર્ડ અને સંગ્રહ કરી શકે છે જો ઇનપુટ સરેરાશ સમયમાં બદલાવાનું શરૂ કરે છે તો ત્યાં ખોટો ડેટા દાખલ થઈ શકે છે આ ટૂંકા પાથનો અવરોધ કહેવાય છે કારણ કે ટૂંકા પાથ અહીં સમસ્યા ઊભી કરી શકે છે તેથી તમારે 2 કેસો ડેલ્ટા મેક્સ અને ડેલ્ટા મીન નો વિચાર કરવો પડશે તેથી જ્યારે તમે સેટઅપ ટાઇમ વિશે વાત કરો છો ત્યારે આપણે ડેલ્ટા મેક્સને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી આઉટપુટને સ્થિર થવા માટે મહત્તમ મહત્તમ સમય કેટલો જરૂરી છે અને તે પછી તમારે P સેટઅપનો સમય આપવો પડશે અને t હોલ્ડ કહે છે કે માત્ર એટલું જ નહીં કે આ ડેલ્ટાનો લઘુત્તમ સમય કારણ કે તે જ ક્લૉક સાઇકલમાં આ 2 વખત નોંધાય છે તેથી મારે આ પ્રકારની સહનશીલતા હોવી જોઈએ તેથી તેથી જ તેને લાંબો પાથ અને ટૂંકા પાથના અવરોધો કહેવામાં આવે છે સેટઅપ અને હોલ્ડ મર્યાદાઓ તેથી મેં જે પણ કહ્યું છે તેને તાજું કરવા માટે સેટઅપ અવરોધમાં આપણે સુનિશ્ચિત કર્યું કે કોઈ સિગ્નલ સંક્રમણ ખૂબ મોડું થતું નથી અને અવરોધો કુલ સાઇકલ ટાઇમ છે અથવા ટાઇમ પિરિયડ કોમ્બિનેશનલ સર્કિટ ડિલે સેટઅપ ટાઇમ અને અલબત્ત જો ક્લૉક સ્ક્યુ હોય તો સરખું અથવા તેનાથી વધારે હોવું જોઇએ તેથી ટાઇમિંગ ક્લોઝરના પ્રારંભિક તબક્કાઓ સામાન્ય રીતે સેટઅપ અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેથી તે શું કરે છે તે તપાસ કરે છે કે સર્કિટ સેટઅપ અવરોધોને પૂર્ણ કરે છે કે નહીં તો આપણે આ કરવાની શું જરૂર છે આપણે કોમ્બિનેશનલ ડિલે t કોમ્બ ડિલેનો અંદાજ કાઢવાની જરૂર છેબરાબર કારણ કે સેટઅપ અને સ્ક્યુ પહેલેથી જ જાણીતા છે હું ધારું છું તેથી આ એક પ્રક્રિયા છે જે આપણે હાથ ધરવાની જરૂર છે તેથી કોમ્બિનેશનલ સર્કિટમાં પ્રચાર કરવા માટે સિગ્નલ ટ્રાન્ઝિશન કેટલો સમય લેશે તેનો અર્થ 1 સ્ટોરેજ તત્વથી બીજામાં થાય છે તેથી રજિસ્ટર સ્ટેજ માં મૂકવામાં આવે છે અને ત્યાં વચ્ચે કોમ્બિનેશનલ સર્કિટ છે આપણને અંદાજ હોવો જરૂરી છે કે અંદાજ શું છે તેનો અર્થ કોમ્બિનેશનલ સર્કિટમાં ડિલે છે તેથી સ્ટોરેજ તત્વના આઉટપુટથી તમે આગામી સ્ટોરેજ તત્વના ઇનપુટ સુધી પહોંચવા માટે સિગ્નલ ટ્રાન્ઝિશન માટે કેટલો સમય લઈ શકો છો અને આ પ્રક્રિયા તકનીક દ્વારા હાથ ધરવામાં આવે છે જેને સ્ટેટીક ટાઇમિંગ એનાલિસિસ કહેવામાં આવે છે તેથી આપણે આ વિશે વધુ વિગતવાર ચર્ચા કરીશું તેથી સ્ટેટીક ટાઇમિંગ એનાલિસિસ અનિવાર્યપણે તે 2 વસ્તુઓ કરે છે તે ગેટ અથવા ટ્રાન્ઝિસ્ટરની આપેલ નેટલિસ્ટથી શરૂ થાય છે તેથી આપેલ સર્કિટ નેટલિસ્ટ માટે તે સિગ્નલોના વાસ્તવિક આગમન સમય અને આગમન માટે જરૂરી સમયની ગણતરી કરવાનો પ્રયાસ કરે છે આપણે પછીથી આની વિગતમાં જઈશું યુઝર દ્વારા આઉટપુટના સંદર્ભમાં આવશ્યક આગમન સમય પૂરો પાડવામાં આવી શકે છે તેથી આપણે દરેક ટર્મિનલ અથવા દરેક ગેટ માટે તેમની ગણતરી કરવી પડશે હવે એકવાર તમે આ કરી લો જેથી તમે કંઈક કોલ સ્લેક જેવું ઓળખી શકો જે RAT અને AAT વચ્ચેનો તફાવત છે અને તે સમયના ઉલ્લંઘનને ઓળખી શકે છે કેટલાક સેલ માટે તમને લાગશે કે વાસ્તવિક આગમનનો સમય જરૂરી આગમન સમય કરતા વધારે બની રહ્યો છે તેથી ત્યાં સમયનું ઉલ્લંઘન છે તેથી તમારે સમયને અમુક રીતે ગોઠવવો પડશે જેથી તે સમયના ઉલ્લંઘનને યોગ્ય રીતે સંબોધવામાં આવે તેથી આ જોશું અને પ્રથમ સ્ટેટીક ટાઇમિંગ એનાલિસિસ સામાન્ય રીતે આપણે સિગ્નલ ટ્રાન્ઝિશન ડિલેને સૌથી ખરાબ કેસ મૂલ્યો તરીકે મોડેલ કરીએ છીએ અને આપણે એ પણ જોશું કે કંઇક ખોટા પાથ કહેવાય એવું છે જેને પણ માનવામાં આવે છે ખોટા પાથ આના જેવા છે તમે જુઓ મારી પાસે કોમ્બિનેશનલ સર્કિટ છે તેથી હું કહું છું કે લઘુત્તમ ક્લૉક પિરિયડ અથવા મહત્તમ ક્લૉક ફ્રિક્વન્સી નો અંદાજ કાઢવા માટે મારે સૌથી ખરાબ કેસમાં ડિલેનો અંદાજ કાઢવો પડશે આ હું સામાન્ય રીતે સ્ટેટીક ટાઇમિંગ એનાલિસિસનો ઉપયોગ કરીને કરું છું હવે હું જે કહું છું તે એ છે કે કોમ્બિનેશનલ સર્કિટમાં સૌથી લાંબો પાથ જરૂરી નથી કે સૌથી લાંબો ડિલે થાય કારણ કે ત્યાં પાથ હોઈ શકે છે પરંતુ સર્કિટ એવી હોઈ શકે છે કે તે પાથ દ્વારા કોઈ સિગ્નલ અનુસરશે નહીં આપણે ફરીથી કેટલાક ઉદાહરણો પાછળથી જોશું આ પાથને ખોટા પાથ કહેવામાં આવે છે ત્યાં પાથ છે જે ભૌમિતિક રીતે તમે જોઈ શકો છો ત્યાં એક પાથ છે પરંતુ સિગ્નલ મૂલ્યના સંદર્ભમાં ગેટ એવી રીતે કાર્ય કરશે કે સિગ્નલ તે લાંબા પાથ પર ક્યારેય પ્રચાર કરશે નહીં તેથી જો તમે ખોટા પાથને અગાઉથી ઓળખી શકો છો અને તેમને વિચારણામાંથી દૂર કરી શકો છો તો તમારું એનાલિસિસ વધુ ઝડપી બની શકે છે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે તેથી જેમ મેં કહ્યું હતું એકવાર આપણે જરૂરી આગમન સમય અને વાસ્તવિક આગમન સમયની ગણતરી કરી લીધા પછી સર્કિટમાં દરેક બિંદુ x માટે આ ગેટનું ઇનપુટ ગેટનું આઉટપુટ સૂચવી શકે છે કેટલીક પિન તમે આ સ્લેકની ગણતરી કરી શકો છો તેથી હકારાત્મક સ્લેકનો અર્થ એ છે કે તમારો આગમન સમય વાસ્તવિક આગમન સમય કરતા વધારે છે જેનો અર્થ છે કે સમયનું ઉલ્લંઘન ત્યાં નથી પરંતુ જો RAT નાનો હોય તેનો અર્થ એ છે કે આ નકારાત્મક છે જેનો અર્થ છે કે સમયનું ઉલ્લંઘન છે હવે જો સમયનું ઉલ્લંઘન હોય તો આપણે ભૌતિક સિન્થેસિસ પુનર્ગઠન માટે જવું પડશે જ્યાં આપણે નેટલિસ્ટમાં ફેરફાર કરીએ છીએ જેથી વાસ્તવિક આગમનનો સમય ઘટાડી શકાય જેથી આ સ્લેક મૂલ્ય ફરીથી 0 અથવા હકારાત્મક બનાવી શકાય હવે એવી કેટલીક રીતો છે કે જેના દ્વારા તમે તે કરી શકો છો હું તેમાંથી માત્ર કેટલાકને સમજાવું છું પ્રથમ ટેકનિક જે અહીં જાળવી રાખવામાં આવે છે તે એ છે કે નિર્ણાયક પાથ પર પડેલા ગેટને સિગ્નલોનો ઝડપથી પ્રચાર કરવા માટે અપસાઇઝ કરી શકાય છે તો મારો મતલબ કંઈક આ પ્રમાણે છે ચાલો કહીએ કે અહીં ગેટ છે ઇન્વર્ટર કહો અહીં બીજો ગેટ છે ધારો કે આ તે પાથ છે જે સમસ્યા ઉભી કરી રહ્યો છે જેના માટે સ્લેક મૂલ્ય નકારાત્મક છે બરાબર તેથી આપણે આ પાથના ડિલેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આપણે આ કેવી રીતે કરી શકીએ ચાલો જોઈએ આ ઇન્વર્ટર જો તમે ઇન્વર્ટરની CMOS લેવલની અનુભૂતિને જુઓ તો તે માત્ર એક P ટાઇપ છે PMOS ટ્રાન્ઝિસ્ટર આ એક NMOS છે તેથી ઇનપુટ અહીં આવી રહ્યું છે આઉટપુટ અહીંથી જઈ રહ્યું છે તેવી જ રીતે તમારી પાસે બીજું પણ છે તેથી તમારું સર્કિટ આના જેવું છે કદાચ આ કોઈ અન્ય ગેટને ચલાવી રહ્યું છે બરાબર કોઈ અન્ય ગેટ જે તે ચલાવી રહ્યું છે તેથી તે કંઈક બીજું ચલાવશે તેથી આપણે જે રીતે આનું મોડેલ બનાવીએ છીએ તે છે કે તમે જુઓ છો કે આ ઇન્ટરકનેક્શન લાઇન છે અહીં કેટલીક સમાંતર લાઇનો હશે ત્યાં કેપેસિટન્સ હશે ગેટ કેપેસિટન્સ પણ હશે કારણ કે તે આખરે ગેટ ચલાવી રહ્યું છે તેથી જો તમે ગેટ MOS ટ્રાન્ઝિસ્ટર વિશે વાત કરો છો તો ત્યાં એક સમાંતર પ્લેટ કેપેસિટર જેવું લાગે છે ટોચ પર ગેટ અને તળિયે સબસ્ટ્રેટ સબસ્ટ્રેટ સામાન્ય રીતે ગ્રાઉન્ડેડ હોય છે તેથી અનિવાર્યપણે તમે જે મોડેલ કરી શકો છો તે છે કે જાણે કે આ કેપેસિટર કેપેસિટીવ લોડ્સ ચલાવી રહ્યું છે તેવી જ રીતે જ્યારે હું કહું છું કે આ અન્ય કોઈ ગેટ ચલાવી રહ્યું છે તો અહીં પણ નીચે કેટલીક કેપેસિટી હશે ચાલો આપણે તેને C1 કહીએ બરાબર તેથી જ્યારે હું કહું છું કે ગેટના આઉટપુટ પર સિગ્નલ 0 થી 1 સુધી જઈ રહ્યું છે ત્યારે ચાલો કહીએ કે આનો અર્થ શું છે આનો અર્થ એ છે કે કેપેસિટર આ પાથ દ્વારા 0 થી હાઇ વોલ્ટેજ ચાર્જ થઈ રહ્યું છે તેથી આ p ટાઇપનું ટ્રાન્ઝિસ્ટર ચિત્રમાં આવી રહ્યું છે અને તે જ રીતે જ્યારે હું કહું છું કે આ ગેટનું આઉટપુટ 1 થી 0 સુધી જઈ રહ્યું છે જેનો અર્થ છે કે કેપેસિટર પહેલેથી જ ચાર્જ સ્થિતિમાં હતું 1 હાઇ તે આ પાથ દ્વારા ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તેથી હવે આ ડિસ્ચાર્જિંગ પાથ આના જેવો હશે તેથી ક્યાં તો PMOS ટ્રાન્ઝિસ્ટર અથવા NMOS ટ્રાન્ઝિસ્ટર ચાલશે તેથી જો હું માત્ર દલીલ ખાતર ધારી લઉં ત્યારે આ 2 ટ્રાન્ઝિસ્ટરનું રેઝિસ્ટન્સ જ્યારે સંચાલન સ્થિતિમાં હોય ત્યારે તે સમાન હોય છે તેથી ચાર્જ ડિસ્ચાર્જિંગ ડિલેનું RC પ્રોડક્ટ હશે હવે આ પદ્ધતિમાં આપણે જે કહીએ છીએ કે આપણે ટ્રાન્ઝિસ્ટરનું સ્કેલિંગ અપ કરી રહ્યા છીએ સ્કેલિંગ અપ કરવાનો અર્થ એ છે કે પહેલા મારી ચેનલ અથવા ગેટ જે ચેનલ ઉપર હતો તે આ પ્રમાણે હતું આ 1 ટર્મિનલ છે આ 1 ટર્મિનલ છે હવે હું જે બનાવું છું તેને 2 ગણો વ્યાપક બનાવું છું તેથી જો હું તેને વ્યાપક બનાવીશ તો શું થશે જો આનો રેઝિસ્ટન્સ R હતો તો આ રેઝિસ્ટન્સ R ભાગ્યા 2 બનશે તેથી જો હું ટ્રાન્ઝિસ્ટરને સ્કેલ અપ કરીશ તો તેને મોટો બનાવી દઈએ R ભાગ્યા 2 R ભાગ્યા 2 કહીએ તો મારો ડિલે RC ભાગ્યા 2 બનશે તેવી જ રીતે જો હું ડિલે વધારવા માંગું છું હું તેને સાંકડું બનાવી શકું છું હું તેને 2R બનાવી શકું છું તેથી માત્ર ટ્રાન્ઝિસ્ટરને સ્કેલ કરીને આપણે વાયરના વિવિધ વિભાગોના ડિલેને નિયંત્રિત કરવાની ખૂબ જ સરસ રીત મેળવી શકીએ છીએ બરાબર આ બરાબર એ છે જેને આપણે પ્રથમ બિંદુ કહીએ છીએ સિગ્નલનો ઝડપથી પ્રચાર કરવા માટે નિર્ણાયક પાથ પર પડેલા ગેટ્સને અપસાઇઝ કરી શકાય છે ક્લૉકની ચર્ચા કરતી વખતે મેં જે બીજો મુદ્દો કહ્યો હતો મને ફરી એકવાર તે જોવા દો બફર્સ લાંબા જટિલ વાયરમાં શામેલ થઈ શકે છે ચાલો કહીએ કે લંબાઈ n નો લાંબો વાયર છે એલ્મોર ડિલે મોડેલના સંદર્ભમાં જો આપણે વિતરિત રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સને ધ્યાનમાં લઈએ તો ડિલે લંબાઈના વર્ગના પ્રમાણસર છે તેથી ચાલો કહીએ કે તે એક અચલ બરાબર છે તેથી આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે સર્કિટને ઝડપી બનાવવા માટે દરખાસ્ત શું છે કે આ હોલ્ડ લાઇન હતી હવે તમે વચ્ચે કેટલાક બફર્સ દાખલ કરો તેથી તેને કેટલાક સેગમેન્ટમાં વિભાજીત કરો ચાલો કહીએ કે m સેગમેન્ટ્સ છે 1 2 m સુધી તો હવે દરેક સેગમેન્ટમાં ડિલે કેટલો થશે કુલ લંબાઈ n હતી તેથી દરેક સેગમેન્ટની પહોળાઈ હશે કારણ કે ત્યાં મેં આવા m ટુકડાઓ બનાવ્યા છે તેથી દરેક સેગમેન્ટમાં ડિલે થશે અને ત્યાં m જેવા સેગમેન્ટ્સ છે જેથી m દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અહીં ડિલે આ થશે તેથી જો તમે ટૂંકી ગણતરી કરો તો આ બની જાય છે તેથી આશરે ડિલે m વખત ઘટે છે બરાબર તેથી તમે જોશો કે જો તમે આની વચ્ચે બફર્સ દાખલ કરો તો અલબત્ત ડિલે ઘટાડવાની એક સરસ રીત છે આપણે જે કિંમત ચૂકવી રહ્યા છીએ તે બફર્સ માટે થોડો વધારાનો વિસ્તાર છે આ અલબત્ત તમારા નિર્માણનો આપણા ડિઝાઇનનો વેપાર છે તમે આ સર્કિટને ઝડપી બનાવવા માટે થોડું હાર્ડવેર નું રોકાણ કરો અને ત્રીજી રીતે નેટલિસ્ટ ટ્રી તમે એકંદર ઊંડાઈ ઘટાડવા માટે પુનરચના કરી શકો છો આ ખૂબ જ સરળ છે હું એક ખૂબ જ સરળ ઉદાહરણ આપું છું ધારો કે તમારી પાસે આની જેમ નેટલિસ્ટ છે ફક્ત 4 ઇનપુટ AND ફંક્શન કહો કે જો ઇનપુટ્સ A B C અને D છે તો આઉટપુટ ABCD છે તેથી તમે મૂળભૂત રીતે તેને આ રીતે પુનરચના કરી શકો છો આ 2 વિધેયાત્મક રીતે સમકક્ષ છે તેથી અહીં ડિલે 3 હતો હવે ડિલે 2 હતો ગેટના 2 લેવલ તેથી નેટલિસ્ટનું આ પ્રકારનું પુનર્ગઠન પણ સર્કિટના ડિલેને ઘટાડવાની એક ખૂબ જ સરળ રીત છે હવે આપણે બીજી પદ્ધતિ પણ પાછળથી જોઈશું જેથી આપણે સર્કિટના ડિલેને કેવી રીતે વધારી શકીએ જેની આપણે પછી ચર્ચા કરીશું અને હોલ્ડ ટાઇમની મર્યાદાઓના સંદર્ભમાં આ હું ઉલ્લેખ કરું છું કે આ પ્રારંભિક સિગ્નલ ટ્રાન્ઝિશન છે જે સમસ્યા ઊભી કરે છે તેથી હોલ્ડ ટાઇમની મર્યાદાઓ માટે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે હોલ્ડ ટાઇમની મર્યાદાને દૂર કરવા માટે જેનો અર્થ છે કે તમે સ્વીકાર્ય મર્યાદામાં છો તમારે ખાતરી કરવી આવશ્યક છે કે તમારું કોમ્બિનેશનલ સર્કિટ ડિલે હંમેશા હોલ્ડ વત્તા સ્ક્યુ ટાઇમ કરતા વધારે હોવું જોઈએ અને આ કોમ્બિનેશનલ ડિલે હવે લઘુત્તમ સંભવત છે મહત્તમ નથી સંભવત આ સમાન કરતાં વધારે છે તેથી લઘુત્તમ સંભવિત ડિલે તે સમયની સમાનતા કરતા વધારે હોવો જોઈએ જેની ખાતરી કરવી આવશ્યક છે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ આપણે ફક્ત આગામી લેક્ચરમાં આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ